આ પાઠમાં આપણે સેકન્ડ ઓર્ડર સિસ્ટમના નેચરલ રિસ્પોન્સ સેકન્ડ ઓર્ડર સિસ્ટમનો ઉપયોગ કરીશ જે આપણે અત્યાર સુધી શ્રેણી RLC સર્કિટનો ઉપયોગ કરી રહ્યા છીએ પરંતુ પદ્ધતિ સામાન્ય રીતે કોઈપણ સેકન્ડ ઓર્ડર સિસ્ટમને લાગુ પડે છે હું નેચરલ રિસ્પોન્સની ગણતરી કરવા માટે Vs ને 0 ની બરાબર ગણું છું અને આપણી પાસે R L અને C અને ઇન્ડક્ટર વોલ્ટેજ પ્રારંભિક સ્થિતિ પર છે હવે આ રીતે પ્રારંભિક શરતો સામાન્ય રીતે આપવામાં આવે છે પરંતુ તે કંઈક બીજું પણ હોઈ શકે છે તમે કેપેસિટર વોલ્ટેજ પર પ્રારંભિક શરત આપી શકો છો અને કેપેસિટર વોલ્ટેજનું પ્રથમ વિકલન અથવા ઇન્ડક્ટર કરંટ ની પ્રારંભિક સ્થિતિ અને ઇન્ડક્ટરના કરંટનું પ્રથમ વિકલન પછી તમારી પાસે તમારા અભિવ્યક્તિઓ સાથે કરવા માટે કેટલાક વધુ બીજગણિત છે તેથી આપણે જાણીએ છીએ કે V c ઓફ t એ A 1 એક્સ્પોનેંસિયલ t 1 t પ્લસ A 2 એક્સ્પોનેંસિયલ p 2 t છે જો અવયવ રીઅલ અને અલગ છે હવે મને કેટલાક આંકડાકીય મૂલ્યો લેવા દો હું L ને 100 નેનોહેનરી પ્રતિ સેકન્ડમાં અથવા 10 થી 8 રેડિયન્સ પ્રતિ સેકન્ડ બીજા શબ્દોમાં 100 મેગા રેડિયન્સ પ્રતિ સેકન્ડ હશે હવે ડેંપિંગ ફેક્ટર છે જે ζ એક કરતા વધારે છે તેથી તેનો અર્થ એ કે લાક્ષણિક સમીકરણના અવયવ રીઅલ અને અલગ હશે અને નેચરલ રિસ્પોન્સ આ સ્વરૂપમાં હશે આમ આને બદલે મને R 20 Ω લેવા દો તે કિસ્સામાં ζ 1 હશે અને ક્વાલિટી ફેક્ટર અડધું હશે અને આ કિસ્સામાં આ ક્રીટીકલી ડેમ્પ છે અને A 1 પ્લસ A 2 t એક્સ્પોનેંસિયલ p 1 t પ્રકાર નો રિસ્પોન્સ છે આ રીતે p 1 આ કિસ્સામાં ω n થસે જે 100 મેગા રેડીયન્સ પ્રતિ સેકન્ડ ના સમાન હશે પહેલો કેસ કે જ્યાં મે R 100 Ω ગણાવ્યો હતો તે ઓવર ડેમ્પ્ડ છે અને આ કિસ્સામાં એક અવયવ p 1 એ 0 05 છે અને ω n અથવા 5 મેગા રેડિયન પ્રતિ સેકન્ડ અને p 2 19 95 ω n પર હશે જે 1995 મેગા રેડિયન પ્રતિ સેકન્ડ અનુલક્ષે છે તેથી સ્પષ્ટપણે આ કિસ્સામાં તમે જોશો કે રિસ્પોન્સ p 1 દ્વારા પ્રભુત્વ ધરાવશે કારણ કે તે નાનો છે અને તેને અનુરૂપ એક્સ્પોનેંસિયલ સામાન્ય રીતે વધુ ધીરે ધીરે શૂન્ય થાય છે અને છેલ્લે હું R ને આપણે 1 Ω લઈ શકીએ તેથી આ કિસ્સામાં ત્યાં ડેંપિંગ ફેક્ટર 0 05 થશે અને ક્વાલિટી ફેક્ટર 10 હશે અને આ સ્પષ્ટ અને અંડર ડેમ્પડ સિસ્ટમ છે અને આ કિસ્સામાં રિસ્પોન્સ A 0 એક્સ્પોનેંસિયલ prt cos pit ϕ પ્રકારનો અને આપણી પાસે બે અચળ A 0 અને ϕ જે પ્રારંભિક પરિસ્થિતિઓમાંથી શોધી શકાય છે હું એક ખાસ ઉદાહરણ બતાવીશ અને તમે તેને અન્ય કેસો માટે કરી શકો છો હું તેને ઓવર ડેમ્પ કેસ માટે કરીશ ઓવર ડેમ્પડ કેસ મેં લીધો જે R ને અનુરૂપ 100 Ωs અથવા ζ બરાબર 5 અને Q બરાબર 0 1 છે તેથી આપણી પાસે V c ઓફ t જે A 1 એક્સ્પોનેંસિયલ p 1 t પ્લસ A 2 એક્સ્પોનેંસિયલ p 2 t અને કરંટ નો વધારો L ઓફ t જે કેપેસિટર કરંટ c ગુણ્યા A 1 p 1 એક્સ્પોનેંસિયલ p 1 t પ્લસ A 2 p 2 એક્સ્પોનેંસિયલ p 2 t સમાન છે અને ચાલો આપણે પ્રારંભિક શરતોનો સમૂહ લઈએ હું કહી દઉં કે V c ઓફ 0 1 વોલ્ટ છે અને i L ઑફ 0 100 મિલી એમ્પ છે તો તમને અહીં બે રેખીય સમીકરણો મળશે જેમાંથી તમે શોધો કે A 1 એ 1 053 અને A 2 એ 0 તેથી હવે તમારી પાસે સંપૂર્ણ નેચરલ રિસ્પોન્સ છે તેથી હું તેને અંડર ડેમ્પડ કેસ માટે બતાવીશ પરંતુ કૃપા કરીને તેને અન્ય બે કેસો માટે સમાન પ્રારંભિક શરતો સાથે અજમાવી જુઓ R બરાબર 20 Ωs અને R બરાબર 1 Ω સાથે અને ખરેખર તમે તેને કેટલાક અન્ય કેસો માટે પણ અજમાવી શકો છો અને તમે આ વસ્તુઓનો પ્લોટ પણ કરી શકો છો અને જુઓ કે તે કેવી દેખાય છે